આ વિડિઓ કેપ્સ્યુલમાં આપણે સિમ્યુલેશન પ્રક્રિયામાંથી પસાર થઈશું આપણે એક સ્કીમેટિક દોરીશું અને આપણે ફુલ બ્રિજ રેક્ટિફાયર કેપેસિટર ફિલ્ટર સર્કિટ લઈશું ઉદાહરણ તરીકે પુરી યાદી બનાવો અને તેનું સિમ્યુલેશન કરવા માટે ngSpice નો ઉપયોગ કરો ફોર્મનો માર્ગ જુઓ માર્ગને પ્લોટ કરો અને સર્કિટની અંદરથી કઈક મેળવવાનો પ્રયાસ કરો એક વસ્તુ જે તમારે સમજવાની છે તે એ છે કે સિમ્યુલેશન પરિપક્વ લોકો માટે છે સિમ્યુલેશનની વેલ્યુજ અથવા સિમ્યુલેશનના પરિણામો આપણે મૂકેલા મોડેલો જેટલા સારા છે તેથી યાદ રાખો કે ઘણી વખત આપણે ડાયોડ્સ અથવા ટ્રાન્ઝિસ્ટર અથવા વિવિધ કોમ્પોનન્ટ્સ માટે એક પ્રકારનું આદર્શ મોડેલ મૂકીશું અને વેવફોર્મ્સ આપવા માટે સિમ્યુલેશનની અપેક્ષા રાખીશું જે તમને રિઅલ સિસ્ટમ માટે ઓસિલોસ્કોપ ઉપર મળશે જો કે ત્યાં નોંધપાત્ર તફાવત હશે કારણ કે ત્યાં ધણા નોન આઇડિયલિટીઝ અને ઘણી અનિશ્ચિતતાઓ છે જેની આપણે સિમ્યુલેશનમાં કાળજી લઈશું નહીં ધ્યાનમાં રાખો કે સિમ્યુલેશન તમને સિસ્ટમનો કોન્સેપ્ટ અથવા કામગીરી વિશે સારી સમજ આપવા માટે છે તેનો ઉપયોગ વિવિધ કોમ્પોનન્ટ્સના રેટિંગની ડિઝાઇન માટે થઈ શકે છે પરંતુ રિઅલ ટેસ્ટ એ છે કે જ્યારે તમે તેને હાર્ડવેરમાં મૂકો છો ત્યારે ફિઝિકલ હાર્ડવેર અને રિઅલ હાર્ડવેર ઉપર રિઅલ વેવફોર્મ્સ અને પરિણામોની અનુભૂતિ કઋ શકો છો તેથી ચપટી મીઠા સાથે સિમ્યુલેશન અને સિમ્યુલેશન પરિણામોનો ઉપયોગ કરો અને તેનો ઉપયોગ સમજવા અને ડિઝાઇનના હેતુઓ માટે કરો તેથી આ પ્રકારની મર્યાદા સાથે તમે સિમ્યુલેશન સાથે આગળ વધવાનો પ્રયાસ કરો તેથી ચાલો હવે આપણે આ સિમ્યુલેશન કાર્ય શરૂ કરીએ જેમાં સ્કીમેટિકતા અને સિમ્યુલેટિંગ માટે ngSpice ઉત્પન્ન કરવા માટે gEDA નો ઉપયોગ કરવામાં આવે છે ચાલો આપણે છેલ્લી વખત ખોલવા માટે જે ટર્મિનલનો ઉપયોગ કર્યો હતો તેની મદદથી આપણે gEDA સ્કીમેટિક ખોલીને સિમ્યુલેશન પ્રક્રિયા શરૂ કરીએ પરંતુ આપણે શો એપ્લિકેશન મેનૂમાં પણ જઈ શકીએ છીએ ત્યાં gEDA સ્કીમેટિક સ્ટાર્ટ અપ છે એક આઇકોન ઉપર ક્લિક કરો તેના ઉપર ક્લિક કરો તો gEDA ઓપન થઈ જશે અમારી પાસે લાઇટ બેકગ્રાઉન્ડ gEDA છે જેમ કે આપણે શરૂ કર્યું છે તેને છેલ્લી વખત સેટ અપ કર્યું છે ડાયનેમિકલી ઝૂમ ઇન અને આઉટ કરવા માટે માઉસ વ્હીલનો ઉપયોગ કરો તેથી પહેલા ચાલો આપણે તેને ફાઇલ તરીકે સેવ કરીએ આપણે તેને રેક્ટિફાયર ડોટ સ્કીમેટિક તરીકે નામ આપી શકીએ છોએ તેથી આપણે જે કરી શકીએ તે ફાઇલમાં જવાનું છે આપણે અહીં આ DC DC હોવાથી આપણે તેને સેવ કરી શકીએ છીએ મેં DC DC સાફ કરી નાખ્યું છે બીજું કંઈ નથી આપણે તેને rectifier sch નામ આપી શકીએ છીએ તેથી તે તે જગ્યાએ સ્થિત થઈ શકે છે આગળ આપણે કોમ્પોનન્ટ્સ ઉપર જઈએ છીએ અને લાઇબ્રેરીમાંથી કોમ્પોનન્ટ્સ દોરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી પહેલા ચાલો આપણે ત્યાં જઈએ અને સર્કિટ કોમ્પોનન્ટ્સ દોરીએ જે ડાયોડ સોર્સ અને કેપેસિટર્સ લોડ એકોમ્સ ફોલ્ડર લાઇબ્રેરી છે જે આપણે ઇન્સ્ટોલ કરી હતી હા છેલ્લા વિભાગમાં સામાન્ય કોમ્પોનન્ટ્સ શામેલ છે તમે તેનો ઉપયોગ મોટાભાગના સિમ્યુલેશન માટે કરી શકો છો કારણ કે તે સામાન્ય મોડેલો છે ચાલો આપણે કેપેસિટન્સ પસંદ કરીએ આપણે જરૂર છે કે આપણે ડાયોડ પાવર ડાયોડની જરૂર છે આપણને તેમાંથી 4 ની જરૂર છે તેથી ચાલો આપણે કોર ઇન્સ્ટોલ કરીએ હું ઉપકરણોને ફેરવવા માટે ER નો ઉપયોગ કરી રહ્યો છું અને હું આ ઉપકરણને પણ ફેરવીશ પછી અમને લોડ રઝિસ્ટન્સની જરૂર પડશે આપણે અહીં એક રઝિસ્ટન્સ મૂકીશું અને મને ટ્રેક રઝિસ્ટન્સ તરીકે કામ કરવા માટે બીજા રઝિસ્ટન્સની પણ જરૂર પડશે નહીંતર તમે કન્વર્ઝનની સમસ્યાઓમાં ફસાઈ જશો તેથી હું તે અહીં મૂકીશ જે તમે જોઈ શકો છો આપણે તેને સર્કિટમાં સુધારીશું અને પછી આપણે સોર્સ લેવાની જરૂર છે તેથી રીસોર્સ જે તમે સ્પાઇસ સિમ્યુલેશન એલિમેન્ટ્સ લાઇબ્રેરીમાંથી લઈ શકો છો સોર્સ એ એક સાઇન સોર્સ છે આપણે એક સાઇન સોર્સ પસંદ કરીશું અમારે એક વધુ આઇટમ પણ પસંદ કરવાની જરૂર છે અહીં સ્પાઇસમાં ડિરેક્ટરી શામેલ છે આપણે એક ફાઇલનો સમાવેશ કરવાની જરૂર છે જેમાં મોડેલોની લાઇબ્રેરી કસ્ટમ મોડેલો શામેલ છે જે આપણે બનાવીશું તેથી આપણે ફાઇલને એક પોઇન્ટર આપીશું કે તે અમારી લાઇબ્રેરી આપણી કસ્ટમ લાઈબ્રેરી હશે પછી આપણે પાવર રેલ્સ લાઇબ્રેરીમાંથી જેનેરિક લેવાની જરૂર છે આ એક સામાન્ય છે જે સિમ્બોલને ચિહ્નિત કરે છે જે સર્કિટના કોઈપણ પોઇન્ટ્સના પોટેન્શિયલ્સને પસંદ કરી શકે છે આપણે ઘણા બધા ગ્રાઉન્ડ સિમ્બોલ ઉપર રાખીશું આ મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રાઉન્ડ સિમ્બોલ Vin સ્પાઇસ કામ કરશે નહીં તેથી મને લાગે છે કે આપણી પાસે તેમાંના મોટા ભાગના સ્થાને છે તેથી ચાલો આપણે આ એલિમેન્ટ્સને સ્થાન આપીએ તેથી મને સોર્સ અહીં મૂકવા દો મને સિરીઝ ઇમ્પેડન્સ રાખવા દો આ ખૂબ જ નાનો ઇમ્પેડન્સ હશે ચાલો આપણે ડાયોડ્સને ફુલ બ્રિજ નેચરના રૂપમાં કેટલાક સ્થાન આપીએ ફક્ત તેમને સ્થાન આપો અને પછી તમે તેને આ રીતે ગોઠવી શકો છો પછી વધુ એક ડાયોડ પછી આપણે કેપેસિટન્સને આ રીતે ગોઠવી શકીએ છીએ હવે હું આ લોડ રઝિસ્ટરને ફેરવીશ અને અહીં તેને આ રીતે ગોઠવીશ આપણે તેને હમણાં માટે છોડી દઈશું ચાલો આપણે વાયરો દોરીએ આ એડ નેટનો ઉપયોગ કરીને વાયરો દોરી શકાય છે તેથી તેના ઉપર ક્લિક કરો હવે તમે એડ નેટ મોડમાં છો તમે તેને શોધો છો અને આ નેટની લિંક્સ જોઈ શકો છો હવે હું વાયરો મૂકવાનું શરૂ કરીશ રાઇટ ક્લિક કરો હવે ક્લિક કરો હું અહીં જઈને ક્લિક કરીશ રાઇટ ક્લિક ક્લિક ક્લિક રાઇટ ક્લિક ક્લિક ક્લિક રાઇટ ક્લિક હું રાઇટ ક્લિક કરીને વાયરિંગ પૂર્ણ કરી રહ્યો છું ક્લિક ક્લિક રાઇટ ક્લિક ક્લિક રાઇટ ક્લિક વગેરે તમે ડાયોડ્સ માટે પણ જોડાણ કરી શકો છો ડાયોડ્સ એ એક સબ સર્કિટ મોડેલ છે તેથી જ આપણી પાસે x ચિહ્ન છે શરૂઆતમાં x છે તમામ સબ સર્કિટમાં શરૂઆતમાં x હશે પછી સોર્સ બ્રિજના મધ્ય ભાગ સાથે જોડાયેલ છે અને આ જગ્યા ઉપર આપણી પાસે સર્કિટ છે કર્સર ઉપર બદલો હવે કદાચ આપણે ગ્રાઉન્ડ કરી શકીએ છીએ જુઓ ગ્રાઉન્ડ એ એક વર્ચ્યુઅલ કન્સેપ્ટ છે તે ફક્ત રિકરન્સ છે અથવા જીરો નોડ છે જેના સંદર્ભમાં વોલ્ટેજ માપવામાં આવે છે જો તમે અહીં ગ્રાઉન્ડ મુકશો તો પછી જ્યારે તમે આ નોડને માપશો ત્યારે તમને સીધો આઉટપુટ વોલ્ટેજ મળશે આપણે અહીં ગ્રાઉન્ડ આપીએ છીએ પછી તમારે આઉટપુટ મેળવવું પડશે વોલ્ટેજને આ માઇનસ આ નોડનો વોલ્ટેજ લેવો પડશે આ એક સર્કિટ એનાલિસીસ જેવુ છે જે તમે પહેલેથી જ જાણો છો હવે ચાલો આપણે આ લેબલો અહીં મૂકીએ આ લેબલ્સ મૂકવા એ અગત્યનું છે કારણ કે જ્યારે તમે સ્પાઇસમાં સિમ્યુલેશન ચલાવો છો ત્યારે તમે જે લેબલ્સ આપો છો તે પ્રમાણે નેટ લિસ્ટ બનાવવામાં આવે છે જો તમે લેબલ્સ નથી આપતા તો તે પેટા સંખ્યાઓ સોંપશે તે પછી તમારા માટે સર્કિટ નોડ પોઈન્ટનો ટ્રેક રાખવો મુશ્કેલ બનશે જો તમે કોન્સિયસલી લેબલ્સ આપો છો તો પછી તમે વધારે સમજ મેળવી શકશો એનાલિસીસ કરી શકશો અને જાણી શકશો નેટ લિસ્ટને વધુ સારી રીતે સમજી શકશો તેથી ચાલો હું આને નોડ a તરીકે બોલાવું છું અને હું આ પેસ્ટની કોપી કરીશ હું તેને ફેરવીશ અને હું આ નોડને b કહીશ આના દ્વારા મેં શું કર્યું છે મેં આ નોડને કોન્સિયસ લેબલ આપ્યું છે હવે જ્યારે હું ઇનપુટ સોર્સનો ઉલ્લેખ કરવા માંગુ છું ત્યારે હું Va માઇનસ Vb કહીશ જે મને તે વેવફોર્મના પરિણામનું વેલ્યુ આપશે પછી આપણે અહીં નોડ નંબર આપી શકીએ અને કહીએ કે આપણે આને આ રીતે કહીએ છીએ અને આપણે આ બિંદુ માટે નોડ આપી શકીએ છીએ આપણે તેને c કહીશું આપણે અહીં વધુ એક નોડ આપી શકીએ છીએ હું અહીં એક ટ્રેક ઇમ્પેડન્સ મુકીશ જે પછીથી નોન આઇડિયલિટીનો પરિચય આપશે તેથી હમણાં માટે હું આ લેબલ નહીં આપું હું આ લેબલને દૂર કરીશ અને આ લેબલને o તરીકે દર્શાવીશ જેથી આપણે જાણીએ કે તે આઉટપુટ લેબલ છે તેથી આપણી પાસે લેબલ્સ છે આપણી પાસે ગ્રાઉન્ડ છે આપણી પાસે તેના કોમ્પોનન્ટ્સ છે આપણે તેને વાયર કર્યું છે આપણે કોમ્પોનન્ટના નામ આપવાના છે તેથી તમે તેના ઉપર ડબલ ક્લિક કરો આપણે તેને Rs સિરીઝ રઝિસ્ટન્સ કહીશું અને તેનું વેલ્યુ હોવું જોઈએ અને ચાલો આપણે 100 ઓહ્મ ન આપીએ તે સિરીઝ રઝિસ્ટન્સ માટે વધારે છે ટ્રેકની સંભાળ રાખવા માટે તે 0 1 ઓહ્મ એક વાજબી વેલ્યુ છે આપણે સોર્સ ઉપર પછીથી આવીશું આપણે આ ડાયોડ્સ x ને d1 નામ આપીશું આપણે આને d1 કહીશું આપણે આને d2 d4 d3 કહીશું અને ડાયોડ્સને તે પછી લેબલ કરવામાં આવશે ચાલો આપણે આ કેપેસિટન્સને લેબલ કરીએ આપણે તેને ફિલ્ટર કેપેસિટન્સ Cf કહીશું આપણે તેને લોડ રઝિસ્ટન્સ કહીશ હું તેને Ro કહીશ તેથી આપણે તેને થોડું વેલ્યુ આપીશું આપણે આને લગભગ 25 ઓહ્મ ઉપર રાખી શકીએ છીએ જેથી તમે થોડો કરંટ જોઈ શકો આપણે ગઈકાલે જે જોયું તે કેપેસિટન્સ વેલ્યુ અને હવે જે સોર્સને આપણે થોડું વેલ્યુ આપવાની જરૂર છે તેની જેમ 1000 માઇક્રો ફેરાડ કેપેસિટેનન્સ મૂકીશું ચાલો આપણે પહેલા તેને Vin નામ આપીએ તેથી આપણી પાસે Vin નામ છે અને આપણે સાઇન એટ્રિબ્યુટ માટે પરિમાણ આપવાની જરૂર છે તેથી અહીં આપણે સાઇન વેવ પેરામીટર આપવું પડશે કોઈપણ શંકા હોય તો તમે મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો મેં છેલ્લા સત્રમાં ભલામણ કરી હતી કે n g spice મેન્યુઅલ ડાઉનલોડ કરવું અને તેને તમારી બાજુમાં રાખવું એ એક સારી પ્રથા છે ફક્ત સાઇન વેવના પરિમાણને જોવા માટે અથવા મને મેન્યુઅલ ઉપર જવા દો આ n g spice મેન્યુઅલ છે તમે સામાન્ય વાક્યરચના સાઇન V ઓફસેટ V એમ્પ્લિટ્યૂડ ફ્રિક્વન્સી ડીલે અને ડેમ્પિંગ ફેક્ટર જોઇ શકો છો તેથી તમે ડેમ્પ્ડ સાઇન વેવ પણ આપી શકો છો આ સાઇનનું ઉદાહરણ છે તમારી પાસે પોઝિટિવ નોડ અને અન્ય નોડ સાઇન વચ્ચે Vin 0 ઓફસેટ 1 એમ્પ્લિટ્યૂડ 100 મેગ ફ્રિક્વન્સી છે આપણે જે આપવાની જરૂર છે તે 0 ઓફસેટ 3 Vm રુટ 2 અથવા 325 છે 230 રુટ 2 અથવા 325 વોલ્ટ એમ્પ્લીટ્યુડ 50 હર્ટ્ઝ 0 છે તેથી આપણે તે જ કરીશું તેથી આપણે તેને સાઇન સ્પાઇસ કેસ તરીકે બનાવીશું ઇન્સેન્સિટિવ 0 છે તે 320 વોલ્ટ છે જે આપણે 50 હર્ટ્ઝ આપ્યું છે જે આપણે કોઈ ડીલે અને કોઈ ડેમ્પિંગ થવું જોઈએ નહીં તેથી તે સેટ છે જે સોર્સ સેટ છે હવે ઇનપુટ ડિરેક્ટરી ઉપર નિર્દેશન કે જે તમે વેલ્યુ 1 અને ફાઇલ તરીકે બનાવો છો તેથી અત્યારે હું એક ફાઇલમાં e d t 01 ડોટ સબ લખીશ એ ઇલેક્ટ્રોનિક ડિઝાઇન ટેકનોલોજી 01 ડોટ સબ છે તમે તમારું પોતાનું નામ રાખી શકો છો જે અનુકૂળ હોય તેથી તે અહીં રિફલેક્ટ થશે અને આ એક ફાઇલ છે જે તમે નેટ લિસ્ટ જનરેટ કરશો ત્યારે તેમાં તે સામેલ થઇ જશે તેથી સેવ કરવા માટે સારો સમય છે ફાઇલને સેવ કરો ચાલો આપણે આ સ્કીમેટિક સર્કિટને બંધ કરીએ અને હવે તમે જોઈ શકો છો કે DC DC ફોલ્ડરમાં આપણી પાસે રેક્ટિફાયર ડોટ s c h છે તેથી આપણી પાસે હવે સ્કીમેટિક તૈયાર છે પરંતુ આપણે વધુ 2 ફાઇલો ઉમેરવી પડશે 1 ફાઇલ જે આપણે DC DC માં સેવ કરીશું હું તેનું નામ રેક્ટિફાયર dot cir તરીકે નામ આપીશ હંમેશા સ્કીમેટિક ફાઇલ નામ જેવું જ નામ રાખો અને ફક્ત એક્સટેન્સન જે તમે તેને cir માં બદલો છો તેને સેવ કરો અહીં પ્રથમ લાઇન હંમેશાં એક કમેન્ટ હોય છે એટલે બીજી લાઇનથી શરૂઆત કરો આપણે શું કરવા માંગીએ છીએ માફ કરશો આપણે પ્રારંભિક શરતોનો ઉપયોગ કરીને 50 માઇક્રોસેકન્ડ સુધી 100 મિલીસેકન્ડ સુધીનો ક્ષણિક એનાલિસીસ કરવા માંગીએ છીએ રેક્ટિફાયર ડોટ નેટનો પણ સમાવેશ કરો ડોટ નેટ માટે રેક્ટિફાયર હજી જનરેટ થયું નથી પરંતુ આપણે ટૂંક સમયમાં તે જનરેટ કરીશું તે કેવી રીતે કરવું તે હું તમને જણાવીશ તેથી સિમ્યુલેશન માટે આ 2 કંટ્રોલ સ્ટેટમેન્ટ તેને અલગ ફાઇલમાં શામેલ કરો તેને નેટ ફાઇલમાં ક્યારેય સામેલ કરશો નહીં જો તમે આ પ્રકારની ઓર્ગનાઇઝ્ડ રીતે કરો તો તે વધુ સારું છે તેથી પછીથી જટિલ સિમ્યુલેશનમાં ફેરફાર કરવા માટે તે ખૂબ જ સરળ રહેશે તેને સેવ કરો અને આ ફાઈલ બંધ કરો તો હવે તમારી પાસે રેક્ટિફાયર dot cir પણ છે અહીં એક વધુ ફાઇલ આપણે સામેલ કરીશું તમને યાદ છે કે અમારી પાસે એડટ 0 1 ડોટ સબ ફાઈલ હતી જે મોડેલ્સ ધરાવતી હોવાનું માનવામાં આવે છે તો ચાલો હું આને એ જ ડિરેક્ટરીમાં સેવ કરું અને આ વખતે e d t 0 1 dot sub અને તેને સેવ કરું તો આપણે આને એક સમાવેશ નિર્દેશ તરીકે લિંક કર્યું છે અને આમાં શું હોવું જોઈએ આ મારા કસ્ટમ કોમ્પોનન્ટ્સની લાઇબ્રેરી હશે તેથી તમારી પાસે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલોર હોઈ શકે છે તમારી પોતાની વસ્તુ હોઈ શકે છે આપણે શું કહીએ છીએ કે અમને મોડેલની જરૂર છે આપણે જે ડાયોડનો ઉપયોગ કર્યો હતો તે પાવર ડાયોડ હતો ચાલો આપણે તેના માટે એક મોડેલ લઈએ તેથી પાવર ડાયોડમાં 2 ભાગોનો સમાવેશ થાય છે ડાયોડ માટે એક મોડલ એક ડિફોલ્ટ ડાયોડ અને મોડલ પાવર ડાયોડ માટે સબ સર્કિટ મોડલ છે તેથી હું ફક્ત આ લખીશ મને લાગે છે કે તમે સ્પાઇસનો ઉપયોગ કેવી રીતે કરવો સબ સર્કિટ કેવી રીતે બનાવવી તે જાણો છો તેથી સબ સર્કિટ કેવી રીતે બનાવવી તે વિશે હવે હું લખીશ નહીં કારણ કે તે આ કોર્સના સ્કોપની બહાર છે તેથી હું માનું છું કે તમે સ્પાઇસ મોડેલિંગ જાણો છો મોડલ હું def નામ આપીશ હવે આ ડિફોલ્ટ ડાયોડ છે ડિફોલ્ટ ડાયોડનું મોડલ છે હવે ચાલો હું પાવર ડાયોડનું મોડલ બનાવું હવે તે મેક્રો મોડલ છે આ મેક્રો મોડલ સબ સર્કિટ મોડલ હોવું ઉપયોગી છે કારણ કે તેમાં ઘણી બધી નોન આઇડિયલિટીઝ છે જેની તમે ડિફોલ્ટ આદર્શ ડાયોડમાં તે ધ્યાનમાં લેશો નહીં જેની તમે સબ સર્કિટ મોડલમાં કાળજી લઈ શકો છો અને તે કન્વર્જન્સ ન્યૂમેરિકલ કન્વર્જન્સ વધુ સારું રહેશે તેથી ડોટ સબ સર્કિટ છે હું ફક્ત તેને ઓળખવા માટે કેપ કેપ્સમાં મૂકું છું જો કે સ્પાઇસ કેસ ઇન્સેન્સિટિવ છે તેથી મને પહેલા મોડેલ લખવા દો અને ડાયોડ મને સામાન્ય આદર્શ ડાયોડ લેવા દો હું ડિફોલ્ટ પાવર ડાયોડ કહીશ કેટલાક ડિસ્ક્રિપ્ટિવ નામ આપી શકાય છે મેં R શન્ટને 102 અને 103 અને કેટલીક હાઇ વેલ્યુ 10000 ઓહ્મની વચ્ચે મૂક્યા છે અને C શન્ટ 103 101 0 01 માઇક્રો ફેરાડ છે ડોટ મોડેલ છે ડિફોલ્ટ પાવર ડાયોડ d જેમાં Rs સીરીઝ 0 01 જંકશન કેપેસીટન્સ 100 pf ડોટ એન્ડ છે સબ સર્કિટને બંધ કરો તેથી આ સબ સર્કિટ છે તેને સેવ કરો તેથી મને લાગે છે કે તમે આને ઓળખો છો તમારી પાસે ડાયોડ 101 અને 102 ની વચ્ચે છે અને તમારી પાસે રઝિસ્ટન્સ શન્ટ રઝિસ્ટન્સ છે પછી ફરીથી શંટ કેપેસીટન્સ સાથે સિરીઝમાં છે તેથી R શંટ અને RC શંટ સિરીઝમાં અને ડાયોડ dx ની આજુબાજુ છે તેથી આ બંધ કરી શકાય છે અને અમારી પાસે જરૂરી ફાઇલો છે આ રેક્ટિફાયર dot cir તમને કયા પ્રકારનું એનાલિસીસ કરવા માગે છે તે આપે છે અને આપણે હવે નેટ લિસ્ટ બનાવવાની જરૂર છે તેથી નેટ લિસ્ટ બનાવવી ખૂબ સરળ છે ટર્મિનલ ખોલો અને આપણે તે ફોલ્ડરમાં જઈને ટર્મિનલ ઉપર જઈશું તો આ બધી ફાઈલો ત્યાં જોવા મળશે તો ચાલો સ્કીમેટિકમાંથી નેટ લિસ્ટ બનાવીએ કમાન્ડ આ G net list slash g spice s d b dash o rectifier dot net જેવો છે આપણે આઉટપુટને રેક્ટિફાયર ડોટ s c h સ્કીમેટિકમાંથી રેક્ટિફાયર ડોટ નેટ કરવા ઈચ્છીએ છીએ તેથી જ્યારે તમે આને રન કરશો ત્યારે તે નેટ લિસ્ટ જનરેટ કરશે તેથી જો તમે જુઓ કે ત્યાં એક રેક્ટિફાયર ડોટ નેટ જનરેટ થયેલ છે હવે આ 3 ફાઇલો એવી છે જે સિમ્યુલેશન માટે ngSpice માં જશે તેથી જો તમે નેટ જુઓ છો તો તમે edt સબમાંથી લીધેલા મોડલની જનરેટેડ નેટ લિસ્ટ જુઓ છો કારણ કે edt ડોટ sud શામેલ છે તમે a અને b ની વચ્ચે V જુઓ છો આપણે લેબલ્સ એપ્લાય કર્યા છે અને તે લેબલ લઈ ગયું છે નોડ્સ માટે નામો Rs Ro પાવર ડાયોડ અને કેપેસીટન્સ હવે આપણે ફક્ત સિમ્યુલેટ કરવાનું છે તેથી ચાલો સિમ્યુલેશન પ્રક્રિયામાંથી પસાર થઈએ જે તમે પહેલાથી જ DC DC ફોલ્ડરમાં છો તમારે ngSpice ને કૉલ કરવો પડશે તેથી તમે કહો ngSpice રેક્ટિફાયર ડોટ cir તમે રેક્ટિફાયર dot cir કહો છો કારણ કે cir ની અંદર તમે પહેલાથી જ કહ્યું છે કે રેક્ટિફાયર ડોટ નેટ શામેલ છે તેથી તે યોગ્ય રીતે અહીંથી નેટ લિસ્ટ લેશે તેથી હવે તમે ngSpice ના વાતાવરણમાં જાઓ તેથી ngSpice વાતાવરણમાં સર્કિટ તેની મેમરી સ્પેસ વર્ક સ્પેસમાં લેવામાં આવે છે રન કમાન્ડ ટાઈપ કરો તે સર્કિટ ચલાવશે અને આ નોડ્સ પાર્ટ વેક્ટર છે જે તમારી પાસે હશે આપણે હવે પછી શું કરવાનું છે તે પ્લોટ છે ચાલો આપણે પ્લોટ Vo અથવા V આઉટપુટને પ્લોટ કરીએ તમે હંમેશા સંદર્ભ માટે સ્કીમેટિક ને ખોલી શકો છો તેને અહીં તમારી બાજુમાં રાખો અને ચાલો આપણે કહીએ કે આપણે આને દોરવા માંગીએ છીએ Vo પ્લોટ તમને પ્લોટ અલ્પવિરામ દેખાશે તમે તેના ઉપર ડબલ ક્લિક કરી શકો છો અને પછી તમે શરૂઆતથી જ કેપેસિટન્સ ચાર્જ થતા જોઈ શકો છો અને પછી થિયરીમાં જે રિપલ્સની ચર્ચા કરવામાં આવી છે તેમ કદાચ અહીં સોર્સ કરંટ જોવા માંગો છો તેથી ચાલો આપણે પ્લોટ Vo કહીએ અને હું અહીં બ્રાન્ચ V માં બ્રાન્ચ V માં કઇ બ્રાન્ચનો કરંટ પ્લોટ કરવા માંગું છું અને પછી તમે તે જોઇ શકો છો તમે કરંટ જોઇ શકો છો હવે સોર્સમાંથી પસાર થતા કરંટને હંમેશા વિરુદ્ધ દિશામાં ગણવામાં આવે છે તેથી તમે જોઇ શકો છો કે તે માઇનસ બતાવવામાં આવ્યું છે પરંતુ ખરેખર આ દિશામાં કરંટ વહે છે તેથી જ્યારે પણ તમે સોર્સ બ્રાન્ચ લો ત્યારે તમે તેને માઇનસ આપી શકો છો ઉદાહરણ તરીકે તમે સોરી પ્લોટ Vo માઇનસ I Vin સોરી પ્લોટ Vo માઇનસ Iin કહી શકો છો આ કરંટની યોગ્ય દિશા હતી જે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં સ્ટાર્ટિંગ કરન્ટ સામાન્ય સ્ટેડી સ્ટેટ કરંટ કરતા વધારે છે જેમ કે આપણે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી આ છોડ્યા પછી અને તમે બહાર જય શકો છો તેથી આ એક સિમ્યુલેશન પ્રક્રિયા પૂર્ણ કરે છે ત્યાં કેટલાક મુદ્દાઓ અને ટીપ્સ છે જેનો હું આ પોઈન્ટે ઉલ્લેખ કરવા માંગું છું જે હું કરીશ હવે n g spice નો ઉપયોગ કરીને નેટ લિસ્ટ જનરેટ કર્યા પછી સિમ્યુલેશનના કિસ્સામાં n g spice પ્લોટ n g spice રેક્ટિફાયર dot cir સાથેનો એક મુદ્દો છે અને મને એકવાર ચલાવવા દો તે પ્લોટ જુઓ જો કે મેં કેટલાક ઉદાહરણ તરીકે Vo પ્લોટ લીધો છે જે સારી ગુણવત્તાનો છે અને તમે તેને વ્યાપક રીતે એક્સપાન્ડ કરી શકો છો અને તમે જોઈ શકો છો તમે તેને ચોક્કસ ભાગમાં ઝૂમ પણ કરી શકો છો તમે તેને એક્સપાન્ડ પણ કરી શકો છો આ બધુ શક્ય છે તમે તેનો સ્ક્રીન કેપ્ચર શોટ બનાવીને આને ડોક્યૂમેંટેશન માટે લઈ શકો છો તેથી જ્યારે તમે ડોક્યૂમેન્ટ બનાવતા હોય ત્યારે જે ખૂબ જ હાઇ મેમરી હોઈ શકે છે અને જ્યારે તમે ડોક્યૂમેન્ટ બનાવો છો ત્યારે તમને આ બ્લેક બેકગ્રાઉન્ડ મળશે અને હાર્ડ કોપી ફક્ત તેને સીધી પ્રિન્ટ આઉટ લેવા માટે છે તેથી ડોક્યૂમેંટેશનના હેતુઓ માટે આ ng સ્પાઇસ પ્લોટ તમે જોઈ શકો છો તેવી રીતે ખૂબ આરામદાયક નથી તેથી તમે તેની સાથે કેટલાક ડોક્યૂમેંટેશન કરી શકતા નથી તે એક સમસ્યા છે અને બીજી સમસ્યા જે આપણે જોઈ હતી તે એ સમયે છે જ્યારે આપણે આ નેટ લિસ્ટ જનરેટ કરી રહ્યા હતા તેથી જ્યારે આપણે સ્કીમેટિકમાંથી નેટ લિસ્ટ જનરેટ કરીએ છીએ ત્યારે આપણે આ કમાન્ડ g net list g spice s d b નો ઉપયોગ કરીએ છીએ પરંતુ દરેક વખતે ટાઇપિંગ વખતે જ્યારે પણ તમે સ્કીમેટીકમાં ફેરફાર કરો છો ત્યારે તમારે તેને ટાઇપ કરવું પડશે અને પછી net list dot net ફાઇલ જનરેટ કરવી પડશે તમે આને સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂકી શકો છો અને પછી આવા કોઈપણ સિમ્યુલેશન માટે તેને સામાન્ય રીતે કૉલ કરવાનું ચાલુ રાખો તેથી આ 2 સમસ્યાઓને જોડીને અને એવી સ્ક્રિપ્ટ બનાવો કે આ 2 સમસ્યાઓ octave નો ઉપયોગ કરીને સોલ્વ કરી શકાય છે આપણે જનરેટ કર્યું છે આપણે એક સ્ક્રિપ્ટ ફાઇલ બનાવી છે અને જે તમે શરૂઆતમાં કૉપિ કરી હતી અને અહીં બિન ડિરેક્ટરીમાં મૂકી હતી તેથી બિન ડિરેક્ટરીના છેલ્લા વિભાગમાં આપણે 6 ફાઇલોની કોપી કરી હતી અને તેને આ ફોલ્ડરમાં મૂકી હતી હવે તે q sim એક Octave સ્ક્રિપ્ટ છે જે આ નેટ લિસ્ટ કમાન્ડ જનરેટ કરતી નેટ લિસ્ટ કમાન્ડની સમસ્યાનું ધ્યાન રાખે છે અને તમને Octave અથવા MATLAB પ્રકારના કમાન્ડનો ઉપયોગ કરીને વેવફોર્મ્સ બતાવવા માટે અને pdf ફાઇલના રૂપમાં આઉટપુટ મૂકવા માટે પણ ધ્યાન રાખે છે તે q sim શું કરશે તે સ્પાઈસ સિમ્યુલેશન કરવા માટે નેટ લિસ્ટ લેશે અને પછી સિમ્યુલેશનના પરિણામોને રૉ ફાઇલમાં મૂકશે અને રૉ ફાઇલ સ્પાઇસને પેરામીટર તરીકે પાસ કરવામાં આવશે કારણ કે સ્પાઈસ રીડ ફાઇલ dot m ફાઇલ છે આ એક ઓપન સોર્સ ટૂલ ફંક્શન છે જે ng spice માં ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી શકાય છે પરંતુ મેં તેને રિસોર્સમાં સામેલ કર્યું છે જેનો તમે ઉપયોગ કરી શકો છો તેથી તે આ રૉ ફાઇલને વાંચશે અને પછી Octave ના gnu પ્લોટનો ઉપયોગ પ્લોટિંગ માટે કરવામાં આવશે gnu પ્લોટ ખૂબ જ શક્તિશાળી છે અને તેમાંથી તમારી પાસે વિવિધ પ્રકારના આઉટપુટ અથવા svg આઉટપુટ હોઈ શકે છે તેથી આપણે જે કરીએ છીએ તે આ છે અને આ એક નાની સ્ક્રિપ્ટ ફાઇલ છે જે તેના દ્વારા લખવામાં આવી છે તેમાં સુધારણા માટે ઘણી તકો છે તે ફક્ત સ્ક્રિપ્ટ ફાઇલનો એક નમૂનાનો પ્રકાર છે જે દર્શાવે છે કે તમે શું કરી શકો છો અને તેમાં ઘણું બધું છે જે તમે કરી શકો છો ngSim વાસ્તવમાં પણ q sim જેવું જ છે કે તે રેક્ટિફાયર ડોટ cir ફાઈલ જનરેટ કરે છે પરંતુ ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે તમે શું લખવા માંગો છો અથવા તમે જાણો છો કે જ્યારે તમે a c હોવ ત્યારે સ્ટેપ સાઈઝનો અંત આવે છે પરંતુ જો તે એક a c એનાલિસીસ છે અથવા જો તે બાયસ પોઇન્ટ એનાલિસીસ છે અન્ય ઘણા એનાલિસીસો છે જે તમે ભૂલી શકો છો તેથી જ તે ભાગ કરવા માટે ngSim તમને મદદ કરે છે તેથી હું તમને તેમાંથી પસાર થવા માટે અને તે આરામદાયક છે કે કેમ તે જોવા માટે આપું છું હું qsim સાથે માત્ર એક નાનું ઉદાહરણ આપીશ આપણે DC DC ફોલ્ડરમાં છીએ હું l માટે સમાન સ્લેશ h દ્વારા ચલાવીશ તો ચાલો જાણીએ કે શું કરવાનું છે તેથી તમારે તેને આ સ્લેશ h ફોર્મમાં આપવું પડશે તમને એક્સટેન્શન Vin ચોક્કસ સ્ક્રીન q સિમ ફાઇલનું નામ આપશે તેથી ડોટ sch Vin q સિમ રેક્ટિફાયર માત્ર q સિમ રેક્ટિફાયર કહો તે યોગ્ય રીતે યોગ્ય ફાઇલો લેશે નેટ ફાઇલ જનરેટ કરશે અને પછી ng સ્પાઇસ અથવા આઉટપુટ ફાઇલ કે જેનો ઉપયોગ Octave ના gnu પ્લોટ દ્વારા ઉપયોગ કરવામાં આવશે તે સ્પાઈસ રીડ ફાઈલ m dot m દ્વારા વાંચવામાં આવશે અને પછી તેમના આઉટપુટને પ્લોટ કરવા માટે q પ્લોટ ડોટ m નો ઉપયોગ કરવામાં આવશે તેથી આ કેટલીક વાક્યરચના છે જેને તમારે આ બે વાક્યરચનાનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે gnu પ્લોટ પોતે તમને ગમે તે ફોર્મેટ માટે આઉટપુટ આપશે તો ચાલો હું q સિમ રેક્ટિફાયર ચલાવું હવે તમારે નેટ ફાઈલ જનરેટ કરવાની જરૂર નથી તેથી આપણે શું કરીશું હું ફક્ત આ નેટ ફાઇલને કાઢી નાખીશ તે બતાવવા માટે કે તમારી પાસે જે સ્કીમેટિક્સ છે તે કર્યા પછી તરત જ તેની જરૂર નથી તમારી પાસે આ હોવું જોઈએ અને એટલે કે 0 1 dot sum q sim રેક્ટિફાયર નેટ જનરેટ કરશે લિસ્ટ એક રૉ ફાઇલ આઉટપુટ જનરેટ કરશે જેમાં સિમ્યુલેશનના તમામ પરિણામો શામેલ છે હવે ડિફોલ્ટ સમયે હું તેને હવે Vo તરીકે આપી શકું છું અહીં મારે સેપરેશન માટે અલ્પવિરામ મૂકવું પડશે હું અંદર V દ્વારા કરંટ કહી શકું છું જ્યાં હું V માઇનસ Vb પણ આપી શકું છું આ બધું તમે જોવાનો પ્રયાસ કરો છો તેથી તમે તેને આ gnu પ્લોટ આઉટપુટ જેવું કંઈક જોઈ શકો છો અને તમે અહીં જોઈ શકો છો કે તમારી પાસે જે હશે તેને તમે ફાઇલમાં સેવ કરી શકો છો હવે ચાલો કહીએ કે હું test dot svg તરીકે સેવ કરીશ અને પછી હું qsim માંથી બહાર આવીશ તેથી અહીં તમે test dot svg જોઈ શકો છો જે કોઈપણ ગ્રાફિક પેકેજમાં લઈ શકાય છે જેમ કે વેક્ટર ગ્રાફિક પેકેજ જેમ કે ઇન્ક સ્કેપ અથવા તેના જેવા કોઈપણ પેકેજમાં લઈ શકાય છે પછી તમે આગળનું એડિટીંગ કરી શકો છો અને પછી ડોક્યૂમેંટેશનમાં મૂકી શકો છો તેથી આ રીતે આપણે સ્કીમેટિક્સ અને ng spice અને પ્લોટ આઉટથી શરૂ કરીને ફુલ સિમ્યુલેશન કરવાનું ચાલુ રાખીએ છીએ